ચાલો હવે સિંગલ ફેઝ ગ્રીડ કનેક્શનની ચર્ચા કરીએ PV મોડ્યુલ સિંગલ ફેઝ ના ગ્રીડનું ઇન્ટરફેસ બન્યું છે ચાલો પહેલા સિંગલ ફેઝ ગ્રીડ સાથે જોડાયેલા PV મોડ્યુલની ટોપોલોજી દોરીએ PV મોડ્યુલ ટર્મિનલ્સને બફર કરવામાં આવે છે તે સિંગલ ફેઝ ના ઇન્વર્ટર સાથે જોડાયેલ છે જેમાં ચાર સ્વીચોવાળા બ્રિજ નો સમાવેશ થાય છે સંપૂર્ણ બ્રિજ ચાર સ્વીચો ધરાવે છે અને આ બ્રિજ ના આર્મ્સ ના આ કેન્દ્રથી અમે તેને આ જેવા સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરથી જોડીશું અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુ એક ઇન્ડક્ટર સાથે જોડાયેલ છે અને ઇન્ડકટર દ્વારા સિંગલ ફેઝ ગ્રીડ માટે ગ્રીડની લાઇન ન્યુટ્રલ સાથે જોડાયેલ છે તો આ સિંગલ ફેઝ ગ્રીડની મૂળ ટોપોલોજી છે જેની ચર્ચા આપણે પહેલાં કરી છે આ PV છે અને આ ઇન્વર્ટર છે ચાલો આ ભાગોને નામ આપીએ હવે અહીં થ્રી ફેઝ ના કેસથી વિપરીત ગેટ ડ્રાઇવ આપણે ફક્ત ચાર સ્વીચો ચલાવવાની જરૂર છે તેથી ચાલો ચાર ગેટ ડ્રાઇવ્સ આપણી પાસે છે અને ગેટ ડ્રાઇવ માટેના સિગ્નલો PWM મોડ્યુલથી આવી રહ્યા છે PWM મોડ્યુલ PWM ના પ્રકારને આધારે બે સિગ્નલો આપશે જેનો ઉપયોગ આ ચાર સ્વીચો ચલાવવા માટે થશે ચાલો હવે આપણે સેન્સ કરીએ કરંટ ને સમજો કે જે ઇન્ડિક્ટર દ્વારા ગ્રિડમાં વહે છે કે આપણે ગ્રીડમાં પમ્પ કરી રહ્યા છીએ આપણે તેને ig તરીકે કહીશું અને હવે લાઇન ઉપર અને ન્યુટ્રલ માંથી ફેઝ વોલ્ટેજ પણ માપીશું અને હું તેને vg તરીકે કહીશ જે ગ્રીડ વોલ્ટેજ છે ગ્રીડ વોલ્ટેજ vg એ vm sinωt છે તેમાં અલબત્ત ઘણા બધા હાર્મોનિક્સ શામેલ છે પરંતુ ચાલો આપણે કહીએ કે vg એ vm sinωt છે અને ig im sinωt છે કે આપણે યુનિટી પાવર ફેકટર પર કરંટ ને ગ્રીડમાં ઇન્જેક્ટ કરવા માગીએ છીએ આ ક્ષણે તમે કહો કે આ vm sinωt છે આ ખરેખર im sinωt છે આ ખરેખર iβ છે આ vβ છે ત્યાં કોઈ vα અથવા iα નથી તેથી આપણે તેને બનાવવું પડશે આપણે α ઘટક બનાવવું પડશે જેથી તે α β કોર્ડીનેટ અક્ષ માં બંધબેસશે ચાલો હું એક ફેઝ શિફ્ટર બ્લોક ધ્યાનમાં લઈશ તેથી ચાલો આપણે કહીએ કે આ ફેઝ શિફ્ટર બ્લોક ઇનપુટ સિગ્નલ લેવાનું અને ફેઝ ને 90 ડિગ્રી દ્વારા સ્થળાંતર કરવાનું કામ કરે છે અમે જોશું કે આપણે તેને કેવી રીતે અનુભવી શકીએ પરંતુ તે આ ફેઝ શિફ્ટર બ્લોકનો ઉદ્દેશ છે તો ફેઝ શિફ્ટર બ્લોકના ઇનપુટ પર હું ig આપીશ ig જે iβ તરીકે માનવામાં આવે છે કારણ કે તે sinωt છે અને ફેઝ શિફ્ટર બ્લોકનું આઉટપુટ તમને im sinωt આપશે તેથી આ im sinωt ફેઝ શિફ્ટર બ્લોકમાંથી પસાર થયા પછી તે 90 ડિગ્રી દ્વારા સ્થળાંતરિત થઈ im cosωt બની જશે હવે મારી પાસે iα છે અને મારી પાસે iβ પણ છે તેથી હું તેને ટ્રાન્સફોર્મેશનમાં પસાર કરી શકું આ αβ થી dq છે જે મને id અને iq આપશે તેથી હવે મારી પાસે આ id અને iq છે જે αβ થી dq ટ્રાન્સફોર્મેશનના કારણે DC જથ્થા છે ત્યાં એક ρ ઇનપુટ છે જે આપવું પડશે તેથી અમે તે ρ ઇનપુટ પ્રદાન કરીશું હવે તે ρ શું છે ρ એ αβ કોઓર્ડિનેંટ અક્ષ અને dq કો ઓર્ડિનેટ અક્ષ વચ્ચેનો કોણ છે હું ત્યાં આવીશ અને પછીથી ચર્ચા કરીશું કે આપણે આ કેવી રીતે ઉત્પન્ન કરીશું ρ હવે મારી પાસે છે ચાલો id અને iqકહીએ કરંટ ની DC જથ્થા હવે મારી પાસે આની જેમ કંટ્રોલ મિકેનિઝમ હશે તેથી મારી પાસે idછે id તે જ રીતે થ્રી ફેઝ ના કિસ્સામાં અને એરર PI કંટ્રોલર દ્વારા પસાર થાય છે તેવી જ રીતે મારી પાસે iq માટે બીજું નિયંત્રણ મિકેનિઝમ હશે iq ને ફીડ બેક કરવામાં આવશે અને મારી પાસે PI કંટ્રોલર હશે તેથી આપણે જોશું કે આપણે i અને i માટે શું સેટ કરવું છે i મૂળરૂપે આ ટ્રાન્સ્ફોર્મેડ કરંટ છે જે અહીં iq આપવામાં આવે છે એટલે કે આ ટ્રાન્સ્ફોર્મેડ કરંટ જે અહીં આપવામાં આવે છે કોઈપણ ઇનપુટ માપન થી આખરે આવે છે હવે આ PI આ બંને PI આઉટપુટ રૂપાંતર દ્વારા પસાર થશે આ PI કંટ્રોલર આઉટપુટ વોલ્ટેજનું પ્રતિનિધિત્વ કરશે જે ઇન્વર્ટરને નિયંત્રિત કરવા માટે PWM ને આપવાની જરૂર છે તેથી આ એક dq થી αβ ટ્રાન્સફોર્મશન હશે તેને ρ માહિતી ની પણ જરૂર છે જે dq અક્ષ અને αβ અક્ષ વચ્ચેનો કોણ છે આનું આઉટપુટ vα અથવા રેફરન્સ હશે અને vβ અને આ બે PWM જનરેશન માટે રેફરન્સ તરીકે કાર્ય કરશે આનો અર્થ આ ત્રિકોણ સાથે સરખામણી કરવા માટેના સિગ્નલ તરીકે આપવામાં આવશે અને તેને ગેટ ડ્રાઇવ પર આપવા માટે પલ્સ પેદા કરશે હવે આપણે v અને v બંનેનો ઉપયોગ કરવાની જરૂર નથી જુઓ કે v અહીં vm sinωt છે જેvβ છે હવે ig પણ iβ છે vg છે vβ તે આપણી પાસેના β અક્ષ ઘટકો છે આપણે આ ફેઝ શિફ્ટ દ્વારા α અક્ષ ઘટકો બનાવ્યાં છે અમે iα પેદા કર્યા છે અને પછી id અને iq મેળવવામાં આવ્યા છે તેથી આપણે ફક્ત β અક્ષ ઘટકો α અક્ષ ઘટકોનો ઉપયોગ કરવાની જરૂર છે જ્યાં ફક્ત અમને ટ્રાન્સફોર્મશન પૂરું પાડવા માટે બનાવવામાં આવ્યું છે જેથી અમે DC ડોમેન કે dq ડોમેનમાં જઈ શકીએ જેથી તમે પોઇન્ટ કંટ્રોલ સેટ કરી શકો તેથી અહીં આપણે આમાંથી ફક્ત એક જ વાપરીશું જે અત્યારે અહીં vβ છે કારણ કે આપણે આને vm sinωt તરીકે લઈ રહ્યા છીએ vm cosωt તરીકે નથી તેથી આપણે તેનો ઉપયોગ કરીશું હવે આ PWM પર જશે તે PWM સિગ્નલ ઉત્પન્ન કરશે ગેટ ડ્રાઇવ અને પછી તે કરંટ ચલાવશે કરંટ ને ગ્રીડમાં પમ્પ કરશે હવે આ કરંટ ig જે ગ્રીડમાં પમ્પ કરવામાં આવી રહી છે તે એક છે જે ખરેખર નિયંત્રિત થઈ રહી છે કારણ કે આ કરંટ કંટ્રોલર છે અને અમે કરંટ નિયંત્રણ કરી રહ્યા છીએ આપણે આ રેફરન્સ સુયોજિત કરવાની જરૂર છે આ રેફરન્સ સેટ કરતા પહેલા ચાલો જોઈએ કે આ પંક્તિ કેવી રીતે મેળવીશું આ બે પંક્તિઓ ચાલો હું બીજા ફેઝ શિફ્ટરનો ઉપયોગ કરું તેનું ઇનપુટ vg છે જે vβ છે અને હું αβ થી dq ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીશ ફેઝ શિફ્ટ આઉટપુટ મને vα આપવા જઈ રહ્યું છે કારણ કે તે 90 દ્વારા સ્થળાંતરિત થઈ ગયું છે જે vm cosωt છે આ vm sinωt હતું અને હું અહીં vg નો ઉપયોગ કરી શકું છું જેથી આ મને vβ અને vα આપી શકશે અને હું તેને αβ to dq પસાર કરીશ મને vd અને vq આપશે અને આમાં એક પંક્તિ ઇનપુટ હશે તેથી હું આ પંક્તિ ઇનપુટ કેવી રીતે મેળવી શકું હું અહીં કંટ્રોલ સિસ્ટમ સેટ કરીશ મારી પાસે એક રેફરન્સ હશે અને ફીડબેક પોઇન્ટ vq કન્વર્ટેડ ટ્રાન્સફોર્મ્ડ vq છે જે આઉટપુટ એ એરર PI બ્લોકને આપવામાં આવે છે PI બ્લોકનું આઉટપુટ આ ρ તરીકે αβ થી dq ટ્રાન્સફોર્મેશન આપવામાં આવે છે ની જેમ આપણે થ્રી ફેઝ સિસ્ટમમાં કર્યું હતું હવે આ v અહીં હું તેને 0 પર ગોઠવી રહ્યો છું પછી આખરે આ નિયંત્રણ પદ્ધતિ એવી રીતે કાર્ય કરશે કે આ PI કંટ્રોલરજેને ઉચ્ચ ગેઇન કંટ્રોલર હોવાથી આ એરર 0 કરશે જેનો અર્થ vq 0 બનશે v સાથે મેચ કરશે અને તેથી આપણે કહી શકીએ કે ρ એ એક એંગલ છે કે dq અક્ષ એ vd સાથે ગોઠવાયેલ છે જે વોલ્ટેજ સ્પેસ વેક્ટર છે તેથી એકવાર તે vg ની સાથે ગોઠવાય છે પછી હું કરંટ સેટ પોઇન્ટ અથવા કરંટ રેફરન્સ ને આદેશો સેટ કરી શકું છું તેથી હું કરંટ ના કોઈપણ ક્વોડરેચર ઘટકને પસંદ કરવા માંગતો નથી હું માત્ર સક્રિય કરંટ ઇન્જેક્શન કરવા માંગુ છું જેનો અર્થ ફેઝ કરંટ છે તેથી iq 0 પર સેટ કરવું પડશે ત્યાં કોઈ ક્વોડરેચર ઘટક હોવો જોઈએ નહીં ત્યારબાદ કરંટ સ્પેસ ફેઝર વોલ્ટેજ સ્પેસ વેક્ટરની અનુરૂપ બનશે જેથ્રી ફેઝ સિસ્ટમ ની જેમ ફરતી dq અક્ષ સાથે dq અક્ષ કોર્ડિનેટ સિસ્ટમ ની અનુરૂપ બનશે તેથી આપણે i ને 0 અને i જે પણ મૂલ્ય નિર્ધારિત કરવામાં આવશે તે કરંટ નું એમ્પ્લીટયુડ હશે જે ખરેખર અહીં પમ્પ કરવામાં આવશે જે ગ્રીડમાં નાખવામાં આવતી પાવર ના સીધા પ્રમાણમાં છે કારણ કે વોલ્ટેજ છે ગ્રીડ દ્વારા ફિક્સ કરાયો છે તેથી i સેટ પોઇન્ટ ખરેખર MPPT નિયંત્રણ અલ્ગોરિધમનું આઉટપુટ હોવું જોઈએ તેથી હું આ MPPT બ્લોક સ્થાપિત કરીશ હવે આ vt છે PV નું ટર્મિનલ વોલ્ટેજ હું તેને પીવી દ્વારા કરંટ it ને પણ માપીશ આપણી પાસે એક MPPT બ્લોક હશે ઇનપુટ્સ vt અ ને it છે અને તે પાવરની ગણતરી કરવામાં આવશે અને આઉટપુટ મેળવવા MPPT અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકાય છે જે impp ના પ્રમાણમાં રહેશે મહત્તમ પાવર પોઇન્ટ પર કરંટ છે અને તે મને i ને એક સેટ પોઇન્ટ તરીકે આપવામાં આવશે તેથી MPPT નું આઉટપુટ i નક્કી કરશે અને હું તે મેચ કરવાનો પ્રયત્ન કરીશ એટલે કે કરંટ જે અહીં વહે છે PV પેનલના મહત્તમ પાવર પોઇન્ટને અનુરૂપ હશે ત્યાં MPPT ઇન્ટિગ્રેટેડ MPPT નિયંત્રણ અને ગ્રીડ કનેક્શન પ્રાપ્ત કરીને તેથી સિંગલ ફેઝ ગ્રીડ કનેક્ટ થયેલ ઇન્વર્ટર માટે આ આખો બ્લોક ડાયાગ્રામ હશે હવે આ તું ફેઝ ના શિફ્ટ બ્લોક્સનું શું તમે કેવી રીતે ફેઝ શિફ્ટ કરશો હું હમણાં જ તે કહીશ ચાલો હવે જોઈએ કે આપણે 90 °ડિગ્રી ફેઝ શિફ્ટ કેવી રીતે મેળવીએ તેથી આ ગ્રાફને ધ્યાનમાં લો જ્યાં x ω ફ્રેકવંસી છે સમય નથી હવે આ ગ્રાફ ની y અક્ષો જેટલી મેગ્નીટ્યૂડ છે અને આ ગ્રાફ y અક્ષ તરીકે ફેઝ ધરાવે છે હવે પ્રથમ ઓર્ડર ફિલ્ટરનો વિચાર કરો હવે પ્રથમ ઓર્ડર ફિલ્ટરમાં મેગ્નીટ્યૂડવિરુદ્ધ ω ગ્રાફ કંઈક આવો હશે આ સ્લોપ 20 dBdecade છે મેગ્નીટ્યૂડ ગ્રાફ ના સીધા ભાગ ની નીચે 3 dB પોઇન્ટ શોધો તે મેગ્નીટ્યૂડ ની નીચે ω પર 3 dB છે જે DC છે તો આ બિંદુ 3 dB નીચે છે હવે આ સમયે ફ્લેટ ભાગના સંદર્ભમાં ગેઇન 0 707 છે હવે ફ્રેકવંસી લો આ વર્ટિકલ લાઈન લો જે ફ્રેકવંસી કટ કરે છે અને ફેઝ વળાંક જુઓ તે 3 dB પોઇન્ટ પરનો ફેઝ 45 ° હશે તેથી આ 0 ° છે 45 ° છેવટે આ ફેઝ વળાંક 90 ° સુધી પહોંચશે તેથી આપણા માટે ગ્રીડ ફ્રેકવંસી ખૂબ જ સ્થિર છે તે 49 5 થી 50 5 હર્ટ્ઝની વચ્ચે બદલાય છે જે ખૂબ જ નાના ગાળો છે તે વધુ કે ઓછા 50 હર્ટ્ઝ છે તેથી આ લાઈન ફ્રેકવંસી પર હોવી જોઈએ જે 50 હર્ટ્ઝ છે તો પછી આપણે કહી શકીએ કે હવે આ બિંદુએ ω DC અથવા આ મેગ્નીટ્યૂડ ના સીધા ભાગ ના રેફરન્સ માં ગેઇન 0 707 થાય છે હવે અમે કહી શકીએ કે જો મારી પાસે આ પ્રથમ ઓર્ડર ફિલ્ટર છે અને 50 હર્ટ્ઝ પર તે એટલું ડિઝાઇન કરેલું છે કે છે કે તેમાં 0 707 નો ગેઇન અથવા 45 ડિગ્રી નો એંગલ છે તો પછી હું આવા બે ઓર્ડર ફિલ્ટર્સનો ઉપયોગ કરીશ દરેક 45 ડિગ્રી પ્રદાન કરે છે જો હું તે રીતે ડિઝાઇન કરું છું જ્યાં 3 dB પોઇન્ટ 50 હર્ટ્ઝ પર હોય તો પછી આ પ્રથમ ઓર્ડર ફિલ્ટરમાં ગેઇન 0 707 અને 45 ° શિફ્ટ આપશે બીજો પ્રથમ ઓર્ડર ફિલ્ટર ફરીથી ગેઇન 0 707 45 ° શિફ્ટ આપશે એકંદરે મારી પાસે 0 5 0 707 ગુણ્યાં 0 707જે 0 5 ગેઇન હશે અને 90 ° શિફ્ટ હવે આને ગેઇન બ્લોકમાં પસાર કરો 2 ની ગેઇન કરો અને મને 1 ગેઇન મળશે સમાન ઇનપુટ જેવું અને 90 ° શિફ્ટ સાથે તેથી જો મારી પાસેઇનપુટ પર વેવ ફોર્મ xm sinωt છે તે પસાર થશે અને અહીં આઉટપુટ પર તમને xm cosωt મળશે તો આ તમે 90 ° ફેઝ શિફ્ટ ઉત્પન્ન કરશો જે મેં અહીં સૂચવ્યું હતું આ અને આ તેથી આની સાથે આ સંપૂર્ણ સિંગલ ફેઝ ગ્રીડ કનેક્ટેડ ઇન્વર્ટર ટોપોલોજી લાગુ કરી શકાય છે